તેથી એન્જીનિયરિંગ મેથેમેટિક્સ I પરના લેક્ચરમાં ફરી જોઈએ અને આજે આ લેક્ચર નંબર 16 છે અને આપણે બે વેરિયેબલના ફંકશન માટે ટેલરના થીઅરમ શીખીશું તેથી એક વેરિયેબલના ફંકશનનું ટેલર થીઅરમ શું છે જે આપણે ફક્ત યાદ કરવાની જરૂર છે તેથી ધારો કે f માં બધા ડેરિવેટિવ્ઝ છે જેનો ક્રમમાં n 1 ના કેટલાક અંતરાલમાં x 1 ની બરાબર છે અને તે કિસ્સામાં આપણે આ f x 0 h લખી શકીએ છીએ તેથી આ 10 x 0 ની નેઇબરહુડમાં એક પોઇન્ટ છે અને આપણે તેને f x 0 વ્યક્ત કરી શકીએ છીએ જેમ કે ફસ્ટક્રમ x 0 h ² પર તુલનાત્મક 2 દ્વારા સેકન્ડ ઓર્ડરમાં ડેરિવેટિવ્ઝ અને આગળ fx0hfx0hfx0h22 fx0hnn fnx0Rn તેથી આ હાયર ક્રમના ડેરિવેટિવ્ઝ બાકીની વેલ્યુની દ્રષ્ટિએ કારણ કે આપણી પાસે સમાનતા અહીં છે તેથી આને ટેલરનું પોલીનોમીઅલ કહેવામાં આવે છે અને તે પછી આ ટેલરની પોલીનોમીઅલ માં બાકીની એરરની વેલ્યુ છે જે h પાવર દ્વારા સૂચવવામાં આવે છે તેથી તે ફરીથી ચાલુ છે તેથી h પાવર એન 1 n 1 ફેક્ટોરિયલ અને પછી આપણી પાસે n 1 અને ડેરિવેટિવ કેટલાક પોઇન્ટ XI પર છે જે આ બે પોઇન્ટઓ વચ્ચે આવેલું છે તેથી x 0 જ્યાં આપણે આની આસપાસ વિસ્તૃત કર્યું છે અને જે પોઇન્ટને આપણે અહીં x 0 h માની રહ્યા છીએ fn1x0ξx તેથી અથવા x હા આ x 0 એચનો અર્થ એ x આ નેઇબરહુડના x પોઇન્ટનો અર્થ છે તેથી અહીં આ મુદ્દો xi જ્યાં આપણે આ n 1 નું ડેરિવેટિવ્ઝ કર્યું છે તે જાણીતું નથી પરંતુ તે અસ્તિત્વમાં છે અને તે ક્યાંક x 0 અને x 0 h ની વચ્ચે છે તેથી ચોક્કસપણે આપણે અહીં x 0 h પણ લખી શકીએ છીએ તેથી આ અહીં x 0 અને x 0 h વચ્ચેનો મુદ્દો છે તેથી હવે બે વેરિયેબલના ફંકશન માટે ટેલરનો થીઅરમ છે તેથી આપણને ફરીથી તે ફંકશન કેટલાક ડોમેન ડીમાં વ્યાખ્યાયિત કરવામાં આવ્યું છે અને આપણી પાસે પોઇન્ટના કેટલાક નેઇબરહુડમાં n 1 થી 1 ક્રમ સુધી કંટીન્યુ અંશત order ક્રમાંકિત છે x 0 y 0 ડોમેન તો પછી આપણે અહીં આ fx 0 hy 0 K વ્યક્ત કરી શકીએ છીએ તેથી ફરીથી આ x 0 y 0 ની નેઇબરહુડમાં એક પોઇન્ટ છે અને આપણે અહીં આ એક્સપ્રેશન દ્વારા નેઇબરહુડના કેટલાક અન્ય પોઇન્ટએ આ ફંકશન વેલ્યુ મેળવી શકીએ છીએ h∂xk∂ynfx0y0Rn તો f x 0 y 0 x 0 y 0 અને પછી આ ફસ્ટઓર્ડરની કન્ડિશન છે હવે આપણી પાસે પાર્શિયલડેરિવેટિવ્ઝ છે તેથી આ ફસ્ટક્રમમાં પાર્શિયલ ડેરિવેટિવ્ઝ છે તેથી h અથવા પાર્શિયલ ડેરિવેટિવ્ઝ x ના સંદર્ભમાં અને y સાથે પાર્શિયલડેરિવેટિવ્ઝ વિષય y અને પછી આપણી પાસે એક જ વેરિયેબલના કેસની સમાન ફેક્ટર્યુઅલ ટર્મ છે અને પછી અહીં આપણી પાસે આ હાયર ક્રમની વેલ્યુ છે તેથી હવે આપણે સાબિતીમાં મેળવીશું કે આ એચનો અર્થ શું છેx કેના પાર્શિયલડેરિવેટિવ્ઝ y અને પછી સંપૂર્ણ ² ના સંદર્ભમાં પાર્શિયલ ડેરિવેટિવ્ઝ તેથી શું આપણે અહીં થોડી રાહ જોવી જોઈએ અને તે પછી આ n સુધી ચાલુ રહેશે અને એક ફક્ટોરિયલ n અને fx 0 y 0 ફરીથી આ કન્ડિશનનું ચાલુ રાખવું અને માત્ર એક જ ફરક એ છે કે આ પોઇન્ટ અહીં n 1 મી ડેરિવેટિવ્ઝ આર્ગ્યુમેન્ટ જે આ ટર્મને કારણે દેખાશે તેનું મૂલ્યાંકનઅહીં x 0 θ h y 0 θ કે દ્વારા કરવામાં આવશે અને આ θ 0 અને 1 ની વચ્ચે છે તેથી તેનો અર્થ એ કે આ અહીં આ x 0 y 0 અને આ પોઇન્ટ અહીં x 0 h y 0 K વચ્ચેનો પોઇન્ટ છે તેથી આ ફસ્ટઆર્ગ્યુમેન્ટ x 0 થી x 0 h થી જુદી જુદી હશે જ્યારે θ0 થી 1 સુધી બદલાય છે આ જ રીતે અહીં y 0 y 0 થી જુદા હશે અથવા y 0 થી y 0 k થી બદલાઇ શકે છે જ્યારે આ θ 0 થી બદલાય છે તેથી આપણે ફક્ત આ પરિણામના પુરાવા પર જઈશું તેથી બે વેરિયેબલ માટે આ ટેલરનું થીઅરમ છે અને આપણે સરળતા માટે લઈશું n 2 ની બરાબર તેનો અર્થ એ કે તમે આર્ડર to સુધીના એકસપાનષનની કન્ડિશન પર વિચારણા કરી શકો છો તેથી આપણે આ x x 0 અને y તરીકે લઈએ છીએ y 0 અને t આ અંતરાલ 0 અને 1 ના કેટલાક પરિમાણો છે જેમાં 0 નો સમાવેશ થાય છે તેથી આ કર્યા પછી આપણે phi t ને હવે વ્યાખ્યાયિત કરીએ છીએ એ જ ફંક્શન f x 0 y 0 ટીકે તેથી આ h અને કે પહેલાથી જ એકસપાનષનમાં આપવામાં આવ્યા હતા જે કોઈક રીતે નિશ્ચિત છે x 0 y 0 તે પોઇન્ટ પણ નિશ્ચિત છે અને પછી આ t અહીં આ અંતરાલ 0 અને 1 માં બદલાય છે તેથી આ ફંકશન અહીં fx 0 th અને y 0 tk પાસે આ x 0 અને y 0 ફિક્સ h અને k ફિક્સ્ડ અમારી પાસે વેરીએબલ t છે તો તેથી આપણે આને એક ફંકશનના t ફંક્શન તરીકે વ્યાખ્યાયિત કરી છે અને 1 વેરીએબલના ફંકશન માટે આપણે t ના સંદર્ભમાં ડેરિવેટિવ મેળવી શકીએ છીએ તેથી tના સંદર્ભમાં આડેરિવેટિવ્ઝ છે અને યાદ રાખો કે આ સંયુક્ત ફંકશન જેવું છે તેથી અહીં આપણી પાસે x છે અને અહીં આપણી પાસે y છે જ્યાં x a x 0 આ મી છે અને આ y y 0 tk છે તેથી તે તફાવત દ્વારા જે આપણે આ phi prime t ને આ સંબંધમાં phi ના ડેરિવેટિવની ગણતરી કરી શકીએ તે પહેલાં અથવા t ના સંદર્ભમાં આ f ની ડેરિવેટિવ્ઝ કર્તાની ગણતરી કરીશું કારણ કે આ 1 વેરીએબલનું ફંકશન છે જ્યારે x અને y આપવામાં આવે છે ની કન્ડિશન તેથી તે સંયુક્ત ફોર્મ્યુલા આપણે ∇ f ∇x dx ઉપર dt અને તેથી પર લખ્યું છે અને હવે આપણે આની ગણતરી કરીશું તેથી અહીં આ dt ઓવર dt છે તેથી x x 0 th તેથી dx ઉપરનો અર્થ એ થાય કે ફક્ત h અહીં રહેશે તેથી આ h છે આ આપણે લખ્યું છે તે X ના સંદર્ભમાં પાર્શિયલડેરિવેટિવ્ઝ છે તે પછી અહીં આપણને મળશે t ના સંદર્ભમાં y નું ડેરિવેટિવ્ઝ k અને પછી ∇ ઓવર તેથી ∇ ઓવર ∇ y અને આપણી પાસે એટલા માટે છે કે આ ∇xઉપર dfxપર હતું અને આ ∇ ઓવર ∇ ઓવર પર તેથી તે xf y પોઇન્ટ પર આપણે હમણાં જ લખ્યું છે તો ચાલો હું આને ભૂંસી નાખું તેથી આપણે ફક્ત આ f લખ્યું છે તેથી અર્થ અહીં છે h અને ∇ f x ઉપર પોઇન્ટ x y પર અથવા આ x 0 y 0 t કે પોઇન્ટ K અને ફરીથી ∇ f ઉપર અહીં છે એ જ રીતે આપણે સેકન્ડ ઓર્ડરમાં ડેરિવેટિવ ગણતરી કરી શકીએ તેથી અમારી પાસે આ h સાથે અહીં ફસ્ટorderર્ડર કન્ડિશન છે તેથી આ અહીં h હતું અને આ અહીં હતું તેથી હવે આપણે આ ટર્મના સેકન્ડ ઓર્ડરના વલણની ગણતરી કરીશું તેથી h તે જેવું જ રહેશે અને ∇ f ઉપર ∇ એક્સનું ડેરિવેટિવ્ઝ ફરીથી તે જ આ ચેઈન ફોર્મ્યુલાનો ઉપયોગ કરવામાં આવશે જેથી x ના સંદર્ભમાં આનો પાર્શિયલ ડેરિવેટિવ્ઝ તેથી ડબલ ડેરિવેટિવ અને અહીં ફરીથી dxdt ટર્મ આવશે પછી h પછી x y ના સંદર્ભમાં fનો પાર્શિયલડેરિવેટિવ્ઝ તેથી તે x ના સંદર્ભમાં પહેલેથી જ હતો તેથી y અને x ના સંદર્ભમાં આપણી પાસે બીજો ઓર્ડર પાર્શિયલડેરિવેટિવ્ઝ છે અને પછી આ કે આવશે કારણ કે આપણે dt ટર્મ ઉપર ફરીથી dy કર્યું છે તેથી આપણે આ સાંકળનો નિયમ ફરીથી આ ∇ f ∇xઉપરથી વાપર્યો છે અને તે જ રીતે ∇ f ઓવર ∇ y માટે જે અહીં આપેલ ટર્મ છે તેથી ફરીથી તેને વધુ સ્પષ્ટ કરવા માટે તેથી આ તે ટર્મ હતો જ્યારે આપણે ∇ f ઉપર ∇ x નાડેરિવેટિવ્ઝ લઈએ અને પછી આ h પહેલેથી જ અહીં હતો અહીં કે ત્યાં હતો અને આ તે ટર્મ છે જે આપણે અહીં dtx dx ઉપર d ગણાવી છે f ઓવર ∇ y તેથી t સાથે વિથ રિસ્પેક્ટ ટુ t થશે તેથી અહીં આપણે આ ચેઈન ચેઈન નિયમનો ફરીથી ઉપયોગ કર્યો છે જેથી આ સેકન્ડ ઓર્ડરમાં ડ્યુરેટિવના ફરીથી x ના સંદર્ભમાં પાર્શિયલડેરિવેટિવ્ઝ થાય છે અને પછી dtd જે પછી yના સંદર્ભમાં આનું પાર્શિયલડેરિવેટિવ્ઝ થાય છે અને ત્યારબાદ dt છે k ઠીક છે અને પછી આપણે ફરીથી આ થોડું વધુ સરળ ફોર્મ લખ્યું છે જેથી અહીં h ² છે અને પછી આ hk અને અહીં પણ h h એમ ધારીને કે આ સેકન્ડ ઓર્ડરમાં પાર્શિયલ ડેરિવેટિવ્ઝ સમાન છે તેથી આપણી પાસે બે વખત આ h k અને સેકન્ડ ઓર્ડરમાં મિક્સ મિક્સ ઓર્ડર ડેરિવેટિવ અને આ કે ² અને સેકન્ડ ઓર્ડરની વેલ્યુ છે અને પછી આપણે થર્ડ ઓર્ડરની વેલ્યુ પણ ગણી શકીએ તેથી આપણે ત્રીજી ઓર્ડર ટર્મની ગણતરી કરતા પહેલા આ થોડું વધુ અનુકૂળ ફોર્મ લખ્યું છે કે આ h ² 2h k ² જેવું છે તેથી h k² ટર્મ અને સૂચક સુવિધા માટે આપણી પાસે પણ છે કારણ કે અહીં આપણી પાસે આ છે સેકન્ડ ઓર્ડરની વેલ્યુ જેવી પણ તે અહીં મિક્સ ટર્મ છે જેમ કે અહીં પણ y ટર્મ તેથી બીજી ઓર્ડરની વેલ્યુ જેથી તે પણ આપણે આ કૌંસમાં લખીશું તેથી આ વર્ગ નો અર્થ h ² હશે સેકન્ડ ઓર્ડરનો પાર્શિયલડેરિવેટિવ્ઝ આનો સંપૂર્ણ વર્ગ નથી પરંતુ x ના સંદર્ભમાં આનો સેકન્ડ ઓર્ડર ડેરિવેટિવ્ઝ થાય છે પછી k² અને સેકન્ડ ઓર્ડરમાં yના સંદર્ભમાં ડેરિવેટિવ્ઝ થાય છે અને પછી બે વખત hk અને મિક્સ ક્રમમાં ડેરિવેટિવ્ઝ તેથી આપણે એ સમજવું પડશે કે આ આખો વર્ગશાબ્દિક રૂપે આ બે ટર્મનો વર્ગ નથી પરંતુ અહીં તેનો અર્થ સેકન્ડ ઓર્ડરમાં પાર્શિયલ ડેરિવેટિવ્ઝની દ્રષ્ટિએ છે એ જ રીતે આપણે થર્ડ ઓર્ડરના ડેરિવેટિવની ગણતરી કરી શકીએ છીએ તેથીઆ માં હું હવે આ સમજાવીશ નહીં તેથી અહીં h ² ટર્મ માટે આપણી પાસે અહીં ફરીથી છે આપણે આ ચીઈન નિયમનો ઉપયોગ કરવો પડશે પછી અહીં અહીં અને આ ત્રણેય કન્ડિશન તેથી h ² સાથે આ આ ફસ્ટટર્મ છે પછી 2h k અને k ² અને તેથી વધુ અને ફરીથી સરળ ફોર્મ આપણે આ લખ્યું છે તેથી 3 વખત h ² k અહીં દેખાઈ રહ્યું છે આપણી પાસે h ² કે છે અને પછી અહીં આપણી પાસે h ² કે પણ છે અને આ થર્ડ ઓર્ડરના ડેરિવેટિવ્ઝની સાતત્ય ધારીને તેથી આપણે ધારી શકીએ કે આ પાર્શિયલ ડેરિવેટિવ્ઝ x 2 વખત અને પછી પાર્શિયલ ડેરિવેટિવ્ઝ y અથવા ફસ્ટ પાર્શિયલ ડેરિવેટિવ્ઝ y ના સંદર્ભમાં અને પછી x ના સંદર્ભમાં 2 વાર તે સમાન છે તેથી તેમની સમાન બરાબર ટ્રીટમેન્ટ આપણી પાસે આ કન્ડિશન છે અને ફરીથી આપણે સરળતા માટે લખ્યું છે કારણ કે આ કવોડરેટીક ટર્મ જેવું છે કવોડરેટીક 3 h ² કે 3 h ² અને k ³ છે તેથી આપણે આ આ ત્રીજી ઓર્ડર ડેરિવેટિવ્ઝ કન્ડિશનને આ ડ³ ટર્મમાં અને આ તબક્કે આ f ને ફરીથી જોડી છે હવે આપણે ટેલરના થીઅરમનો ઉપયોગ phi t ફાઇ માટે કરીશું તે એક વેરિયેબલનું ફંકશન છે તેથી તે ટેલરના થીઅરમ માટે ફરીથી 1 વેરીએબલ કેસ છે જે કહે છે કે phi ટાઈટ phi 0 t phi ફાઇમ 0 અને તેથી વધુ હશે અને ત્રીજી ઓર્ડરની વેલ્યુ સુધી તેથી ³ અથવા ફક્ટોરીયલ 3 તેથી આપણે આને કોઈપણ ઓર્ડરની વેલ્યુ સુધી લંબાવી શકીએ છીએ તેથી ત્રીજી ઓર્ડર ડેરિવેટિવ અને θ t ને phi અને હવે આપણે આ ટીને 1 ની બરાબર સ્થાન આપીશું કારણ કે t 0 થી 1 માં બદલાય છે આ તે આ ટીના કોઈપણ વેલ્યુ માટે સાચું છે તેથી આપણે લીધું છે t એક સમાન છે અને પછી આપણે અહીં ફક્ત θ મેળવીએ છીએ તેથી હવે આપણે આ phi ને બદલીશું જેની ગણતરી કરી છે તેથી phi t એ આ phi પ્રાઇમ phi ડબલ પ્રાઇમ અને તેથી વધુ હતું અને આ ટેલરના એક વેરિયેબલના થીઅરમને કારણે હતું અને તે પછી આપણે હવે તેને બદલી શકીએ તેથી 1 પર phi તેથી phi પર 1 એટલે t અહીં 1 તરીકે સબસ્ટીટ્યુટ થશે તેથી આ t 1 1 હશે તેથી આપણને આ ટર્મ phi fx 0 h અને y 0 k મળશે તેથી phi તેથી જ્યારે t 0 છે તેથી આપણી પાસેx0 y 0 ટર્મ હશે અને પછી અહીં 0 પર phi પ્રાઇમ મળશે તેથી phi prime અહીં છે અને 0 નો અર્થ x 0 અને y 0 પોઇન્ટ છે તેથી આ કૌંસ અહીં h અને પાર્શિયલ ડેરિવેટિવ્ઝ ફસ્ટક્રમમાં પાર્શિયલ ડેરિવેટિવ્ઝ બનાવે છે અને તેનું મૂલ્યાંકનx 0 y 0 પોઇન્ટએ થાય છે એ જ રીતે બીજી ઓર્ડરની વેલ્યુ માટે ફરીથી t 0 પર સેટ થશે તેથી આપણી પાસે આ x 0 y 0 પોઇન્ટ હશે અને આ એક માટે અહીં થર્ડ ડેરિવેટિવ્ઝ ની ગણતરી થિટા પોઇન્ટ તરીકે કરવામાં આવશે તેથી અહીં t આ θ દ્વારા બદલવામાં આવશે અહીં પણ θ દ્વારા અને પછી અમારી પાસે આ થર્ડ ઓર્ડર કન્ડિશન છે તેથી x 0 θ h અને y 0 θ કે અને આ તે પરિણામ છે જે આપણે ઇચ્છીએ છીએ આપણે બે વેરિયેબલના ફંકશન માટે આ ટેલરના થીઅરમ માટે સાબિત કરવા માગીએ છીએ અને કોમન રીતે આપણે તે ટેલરના એક વેરિયેબલના થીઅરમમાં તે એકસપાનષનને વિસ્તૃત કરી શકીએ છીએ અને પછી આપણે બે વેરિયેબલ પણ મેળવી શકીએ છીએ તેથી કોમન રીતે આપણી પાસે આ પરિણામ છે કે x 0 h y 0 કે અને આપણે આ ચાલુ રાખી શકીએ તેથી કવોડરેટીક ટર્મમાંથી 1 ² અને પછી આપણી પાસે આ nth ઓર્ડર પાર્શિયલ ડેરિવેટિવ્ઝ કન્ડિશન છે અને પછી આ બાકીની અવધિ છે જ્યાં આપણી પાસે આ કોમન વેરિયેબલ છે આ x 0 θ y 0 θ કે જ્યાં θ 0 અને 1 ની વચ્ચે છે આ આર્ગ્યુમેન્ટ અહીં x 0 થી x 0 થી આ x 0 h સુધી બદલાય છે અને અહીં પણ હવે y 0 થી y 0 k થી બદલાય છે જ્યારે θ 0 થી 1 માં બદલાય છે અને વૈકલ્પિક રીતે આપણે આ એક્સપ્રેશનને પણ ટર્મમાં લખી શકીએ છીએ જેમ કે fx y fx 0 ની બરાબર છે ફક્ત અહીં તફાવત છે તેx0 h હતો અને હવે આપણી પાસે અહીં એક્સાય પોઇન્ટ છે તેથી આ તફાવત ફરીથી તેથી આ h કશું જ નહોતું પરંતુ અહીં તફાવત x 0 h અને x 0 છે તેથી અહીં પણ હવે h x અને x 0 ના તફાવત તરીકે બનશે તેનો અર્થ x x 0 તેથી બરાબર આપણી પાસે આ અહીં h જેવી છે તેથી અહીં પણ આપણી પાસે આ h છે અને કારણ કે આ ફક્ત આ x 0 h અને આ x 0 ટ્રમ્પનો તફાવત હતો તેથી તે h ત્યાં દેખાઈ રહ્યો હતો પરંતુ આ કિસ્સામાં જ્યારે આપણે x 0 y 0 ની આજુબાજુમાં xy પોઇન્ટ લીધું છે તો પછી આ સંસ્થા આપણે અહીં x અને આ x 0 તફાવત લખીશું તેથી x x 0 અહીં ફરીથી આ y 0 0 અહીંથી અને તેથી આગળ બાકીનું બધું સરખો હશે ફક્ત આ h અહીં હશે જેમ કે તે θ h હતો તેથી θ x x 0 અને y 0 θ કે તેથી આ y y 0 ટર્મ છે બાકીનું બધું સરખા રહેશે તેથી હવે આપણને આ ટેલરના એકસપાનષનના આધારે કેટલીક પ્રશ્નોઓ છે ફસ્ટએ છે કે ફંક્શનની ક્વાડરન્ટ પોલીનોમીઅલ એસ્ટીમેશન આ fxy xy ઉપર x y બરાબર છે અને આપણે આ પોઇન્ટ 1 ની આસપાસ ફક્ત આ માત્ર કોડરેટીક બહુમતીને વિસ્તૃત કરવા માંગીએ છીએ તેથી આપણે અહીં સંપૂર્ણ ટેલરના થીઅરમ લખતા નથી પરંતુ માત્ર કોડરેટીક ટર્મ કોડરેટીક પોલીનોમીઅલ ટર્મ જેને આપણે એસ્ટીમેશનવા માગીએ છીએ તેથી જ્યારે આપણે આપણા ફોર્મ્યુલામાં લઈશું જો આપણે ફક્ત પાછા જઇએ તેથી આ એક સુધી જો આપણે આ x 0 y 0 પોઇન્ટ પર લખીશું તેથી અહીં આ પોઇન્ટ સુધી ટેલરની બહુમતી જેવું છે અને જો આપણે આનો સમાવેશ કરીએ તો આપણે તેને ટેલરના થીઅરમ અથવા ટેલરનું પરિણામ કહીશું જેમાં બાકીની વેલ્યુ શામેલ છે પરંતુ જો આપણે આ બાકીની વેલ્યુ છોડી દઇએ તો આ આ પોઇન્ટનો આ એસ્ટીમેશન હશે જે આ x 0 y 0 પોઇન્ટની નજીકમાં છે તેથી જો તે આ n ને ઠીક કરીએ અને આ r n ટર્મ ન લખીએ તો તે ટેલરનું પોલીનોમીઅલ છે તેથી અહીં આપણે આ ફંકશનના ક્વાડરન્ટ પોલીનોમીઅલ માં અને આ પોઇન્ટ વિશે x 0 y 0 માં રુચિ કરીએ છીએ તેથી આપણે x ના સંદર્ભમાં આનો પાર્શિયલડેરિવેટિવ્ઝ કરાવવાની જરૂર છે તેનો અર્થ એ કેxટ્રીટમેન્ટ yના સંદર્ભમાં આપણે આને અલગ પાડતા રહીશું તેથી આ ક્વાડરન્ટ નિયમ અહીં સંપૂર્ણ ² ટર્મ છે અને તે આ ટર્મ જેમ છે અને x ના સંદર્ભમાં આ અંશની અંશત derડેરિવેટિવ્ઝ જે 1 છે અને પછી આપણી પાસે x ટર્મ છે અને આ ટર્મનો પાર્શિયલડેરિવેટિવ્ઝ x નો આદર જે ફરીથી છે અને જ્યારે આપણે આ સરળ કરીએ છીએ તેથી આ અહીં 2 y ટર્મ છે તેથી 2 ઉપર x 1² અને પછી આ પોઇન્ટ 1 1 પર આપણે તેનું મૂલ્યાંકનકરી શકીએ છીએ આ 2 ઉપર 2 ² છે આ 1 ઓવર 2 છે તેથી અહીં આપણી પાસે એક 2 થી વધુની ટર્મ છે Then the partial derivative similarly with respect to y so again we will get here minus 2 x over x plus y square and we can compute this at 1 1 point which will give us minus half Similarly we need because for the quadratic term we need at least we need to go to the second order term so f xx So we have to take the derivative again with respect to x here treating y is constant So the 2 y will be treated as constant પછી y ના સંદર્ભમાં સમાન રીતે પાર્શિયલ ડેરિવેટિવ્ઝ તેથી ફરીથી આપણે અહીં x y ² ઉપર માઈનસ 2 x મેળવીશું અને આપણે આને 1 1 પોઇન્ટ પર ગણતરી કરી શકીએ છીએ જે આપણને બાદમાં અડધો ભાગ આપશે તેવી જ રીતે અમને પણ જરૂર છે કારણ કે ક્વાડરન્ટ ગાળા માટે અમને ઓછામાં ઓછું જરૂર છે આપણે બીજી ઓર્ડર ટર્મ પર જવાની જરૂર છે તેથી f xx તેથી આપણે અહીં એક્સના સંદર્ભમાં ફરીથીડેરિવેટિવ્ઝ લેવાનું છે y ની ન્ટિંગ કંટીન્યુ છે તેથી 2 yને સ્ટેશનરીમાનવામાં આવશે So we have 1 over this x plus y whole square and when we take the derivative with respect to x So this will be minus 2 over x plus y cube So minus 2 and this 2 y will become minus 4 and x plus y power 3 and again at this point 1 1 this will become minus half similarly the f yy when we differentiate this with respect to y So we will get here 4 x over x plus y cube whose value at 1 1 is is again half then we substitute x and y as 1 1 So we will get half there તેથી આપણી પાસે આ x y ² ઉપર 1 છે અને જ્યારે આપણે x ના સંદર્ભમાં ડેરિવેટિવ લઈએ છીએ તેથી આ x y³ ઉપર 2 ઓછા થશે તો 2 અને આ 2 y 4 અને x y પાવર 3 બનશે અને ફરીથી આ પોઇન્ટ 1 1 પર આ અડધા સમાન બની જશે જ્યારે આપણે આના સંદર્ભમાં તફાવત કરીશું તેથી આપણે અહીં 4 x ઓવર x y ³ મેળવીશું જેની કિંમત 1 1 ની છે તે ફરીથી અડધી છે પછી આપણે x અને y ને 1 તરીકે બદલીશું તેથી આપણે ત્યાં અડધા મળીશું And the mixed order term so whether we can differentiate this f x is equal to 2 y over x plus y square term with respect to y or we can differentiate this term here with respect to x to get this term 2 x minus 2 y and x plus y power 3 and again we need to compute this at the point 1 1 So we will get as 0 because when we substitute 1 1 there 2 minus 2 that will become 0 અને મિક્સ ઓર્ડર ટર્મ તેથી શું આપણે આ fx ને તફાવત આપી શકીએ કે y ના સંદર્ભમાં x y ² ટર્મ બરાબર છે અથવા આપણે આ ટર્મ 2 x ઓછા 2 y અને x મેળવવા માટે આ સંદર્ભમાં તફાવત કરી શકીએ છીએ x y³ અને ફરીથી આપણે પોઇન્ટ 1 1 પર આની ગણતરી કરવાની જરૂર છે તેથી આપણે 0 તરીકે મેળવીશું કારણ કે જ્યારે આપણે 1 1 નો બદલો કરીએ ત્યાં 2 2 થશે જે 0 થઈ જશે So here we have now the f x we have evaluated at 1 1 which is 1 by 2 f y at 1 1 it is minus 1 by 2 f x x the second order term its minus 1 by 2 and so on So the second order polynomial as I said we will just go up to the second order term So we have f 1 1 the partial derivative with respect to x at 1 1 and then x minus 1 from here to here these are the first order terms So the f x at 1 1 x minus 1 so this difference again in terms of h f y 1 1 and then we have y minus 1 again the difference here તેથી અહીં આપણી પાસે હવે f x છે જેનું આપણે 1 1 નું મૂલ્યાંકન કર્યું છે જે 1 દ્વારા 2 f y છે 1 1 તે 1 છે 2 f x x સેકન્ડ ઓર્ડરની અવધિ તેની 1 2 અને તેથી વધુ તેથી સેકન્ડ ઓર્ડર પોલીનોમીઅલ છે જેમ મેં કહ્યું હતું કે આપણે ફક્ત સેકન્ડ ઓર્ડરની વેલ્યુ સુધી જઈશું તેથી આપણી પાસે f 1 1 છે x ના સંદર્ભમાં પાર્શિયલડેરિવેટિવ્ઝ 1 1 અને પછી x જી 1 અહીંથી અહીં આ ફસ્ટઓર્ડર કન્ડિશન છે તેથી f x પર 1 1 x 1 તેથી h f y 1 1 ની દ્રષ્ટિએ ફરીથી આ તફાવત અને પછી આપણી પાસે અહીં y તફાવત ફરીથી છે Then we have the second order term with this 1 over factorial 2 which is 1 over 2 there is a higher order term f x 6 and then this a h square term So x minus 1 is square and this is 2 times but with that half it will become 1 now So x minus 1 x minus y minus 1 term and then here the second order term with respect to y and the way we have y minus 1 whole squared term પછી આપણી પાસે આ 1 સાથે સેકન્ડ ઓર્ડર ટર્મ છે જેમાં ફેકટોરીઅલ 2 જે 1 ઉપર 2 છે ત્યાં આયર ઓર્ડર ટર્મ f x 6 છે અને પછી આ એક કોયલ છે તેથી ² છે અને આ 2 ગણો છે પરંતુ તે અડધા સાથે તે હવે 1 થઈ જશે તેથી x 1 x y 1 ટર્મ અને પછી અહીં y ના સંદર્ભમાં સેકન્ડ ઓર્ડરની વેલ્યુ અને આપણી પાસે ² ટર્મ છે So we can substitute these values here f 1 1 will be 0 because of that function and here f x at 1 1 was half So we have half x minus 1 here again we have minus half and y minus 1 1 by 2 and f xx minus half So will become minus 1 by 4 x minus 1 whole square this will be 0 because this mixed order term is 0 So this will become 0 and then we have 1 over 2 again here we have 1 over 2 so 1 over 5 and y minus 1 square તેથી આપણે અહીં આ વેલ્યુને સબસ્ટીટ્યુટ કરી શકીએ છીએ f 1 1 0 હશે કારણ કે તે ફંક્શન છે અને અહીં f x 1 એ અડધું હતું તો આપણી પાસે અહીં 12x 1 છે ફરીથી આપણી પાસે ½ અને y 1 1 2 અને f xx નો અડધો ભાગ છે તેથી 1 4² બનશે આ 0 હશે કારણ કે આ વિથ રિસ્પેક્ટ ટુઓર્ડર ટર્મ 0 છે તેથી આ 0 થઈ જશે અને પછી આપણી પાસે 1 2 હશે ફરીથી અહીં આપણી પાસે 1 2 તેથી 1 હશે 5 અને y 1 ² So this is the quadratic polynomial which is approximating the function in the neighborhood of this 1 1 point and the accuracy of this polynomial will depend on how far we are from the point 1 1 if we are in a very close neighborhood of 1 1 this will give us a very good approximation of the function તેથી આ કોડરેટીક પોલીનોમીઅલ છે જે આ 1 પોઇન્ટની આજુબાજુના ફંકશનને એસ્ટીમેશન કરી રહ્યું છે અને આ બહુમતીની ચોકસાઈ જો આપણે 1 1 ના ખૂબ નજીકમાં હોઈએ તો પોઇન્ટ 1 1 થી આપણે કેટલા દૂર છીએ તેના પર નિર્ભર રહેશે આપણને ફંક્શનનો ખૂબ સારો એસ્ટીમેશન આપશે તેથી બીજી પ્રશ્નો જ્યારે આપણી પાસે અહીં ફંક્શન છે x² xy y ² લીનીઅર રીતે તેલર બહુમતી દ્વારા એસ્ટીમેશન હોવું જોઈએ તેથી તે અહીં આપવામાં આવ્યું છે કે આ ફંકશન આ પોઇન્ટ 1 વિશે ટેલરના બહુમતી દ્વારા લીનીઅર રીતે એસ્ટીમેશન થયેલ છે 1 અને હવે આપણે અહીં આ સ્ક્વેર ના એક પોઇન્ટએ આ નજીકમાં મેક્સિમમ એરર શોધવા માંગીએ છીએ અહીં x ઓછાથી 0 1 અને y 0 1 કરતા 0 1છે તેથી તમે અહીં શું ચર્ચા કરવા માંગો છો કે જો આપણી પાસે આ 1 1 પોઇન્ટ છે ઉદાહરણ તરીકે અને આપણે આ ફંકશનની આજુબાજુ એક લીનીઅર એસ્ટીમેશન દ્વારા વિસ્તૃત કરી રહ્યા છીએ તેથી આશરે માત્ર લીનીઅર કન્ડિશન ધ્યાનમાં લેવામાં આવે છે અને આપણે આ પોઇન્ટ દ્વારા આ પોઇન્ટ 1 1 ની આજુબાજુ આ ²માં અહીં કોઈ મુદ્દો લઈએ તો આપણે તે લીનીઅર એસ્ટીમેશનમાં મેક્સિમમ એરર શોધવા માંગીએ છીએ તો આ x તેથી આ અહીં 0 1 છે આ 0 1 0 1 અથવા સંપૂર્ણ h અહીંથી અહીં 0 2 છે તેથી જો આપણે આ પોઇન્ટની આજુબાજુના સ્ક્વેર નેઇબરહુડમાં કોઈ પોઇન્ટ લઈએ અને આ ફંકશનના તે લીનીઅર એસ્ટીમેશનમાં મેક્સિમમ એરર શું હશે આપણે મૂલ્યાંકન કરવા માંગીએ છીએ તેથી તે કિસ્સામાં આપણે બાકીના ટર્મનો સીધો ઉપયોગ કરીશું તેથી આપણી પાસે f x x y છે કારણ કે આપણે અહીંથી ગણતરી કરી શકીએ છીએ કે તે x 2 ની સંખ્યામાં આ fનો પાર્શિયલડેરિવેટિવ્ઝ છે x ના સંદર્ભમાં આ 2 x y અને f y x 2 y ફરીથી હશે તેથી અહીં ફક્ત 2 હશે અને ત્યાં y ના સંદર્ભમાં તે ફરીથી ત્યાં બે હશે જે મિશ્ટર્મ સાથે આપણી પાસે 1 હશે અને પછી બાકીની જે આ લીનીઅર ટર્મ પછી લખેલી છે તેથી કોડરેટીક તમ બાકીની આવશે તેથી આ બરાબર બાકી છે જેની ચર્ચા આપણે પહેલાં કરી છે અને જેને આપણે આ ફોર્મમાં લખી શકીએ છીએ તેથી ² અને આ સેકન્ડ ઓર્ડરની વેલ્યુ હશે f xx 2 ગુણ્યા fx 1 y 1 વિથ રિસ્પેક્ટ ટુઓર્ડર ટર્મ અને y 1 ² છે અને પછી આપણી પાસે y અહીં ફરીથી બીજી ઓર્ડરની વેલ્યુ હશે તેથી આ બધા સેકન્ડ ઓર્ડરના ડેરિવેટિવ્ઝ જે આપણે પહેલેથી જ ગણ્યા છે અને તે ખરેખર આ કિસ્સામાં કંટીન્યુ છે તેથી આપણી પાસે અહીં 2 છે અને અહીં આપણી પાસે 1 અને પછી 2 છે તેથી આને સબસ્ટીટ્યુટ કર્યા પછી આપણી પાસે આ બાકીની વેલ્યુવેલ્યુ છે અને હવે તે આપવામાં આવ્યું છે કે આ x 1 એ 0 1 કરતા ઓછી છે અને y 1 0 1 થી ઓછો છે તેથી હવે આપણે તે કન્ડિશન અહીં લખી શકીએ છીએ કે આ એસ્ટીમેશન મેળવવા માટે r 1 બરાબર હશે તેના કરતાં ઓછી હશે આપણે મેક્સિમમ એરર અહીં લખી છે જે 0 1 આ x 1 છે તેથી અહીં 0 1 ² ફરીથી આ પ્રોડક્ટ આવશે અને 0 1 તેથી આ 0 1 ² થી 3 ગણો જે 0 01 એ 03 હશે અહીં છેલ્લી પ્રશ્નોઓ છે તેથી અમારી પાસે 0 00 વિશે આ ટેલરના ફોર્મ્યુલા છે આ ડેરિવેટિવ્સ ના થર્ડ ઓર્ડરની કન્ડિશન cosx y સુધીના ડેરિવેટિવ્સનો સમાવેશ થાય છે તેથી ફરીથી આ બાકીની વેલ્યુ સહિત ટેલરનું થીઅરમ છે અને આપણે અહીં આ ત્રીજીઓર્ડરની કન્ડિશન ધ્યાનમાં લીધી છે તેથી આપણે આ f 0 0 ની ગણતરી કરવાની જરૂર છે જે આ કિસ્સામાં 1 છે તેથી cos 0 હશે 1 અને પછી ફસ્ટ ઓર્ડર ના ડેરિવેટિવ્ઝ માટે આપણે આ FX ની ગણતરી કરવી તે ફક્ત માઇનસ છે કારણ કે આ sin x y આપશે અને પછી 0 0 પર આ 0 હશે y માટે આદર ફરીથી sin હશે અને આ 0 હશે તેથી તે જ રીતે અહીં સેકન્ડ ઓર્ડરના ડેરિવેટિવ્ઝ sin cos બનશે અને પછી આપણી પાસે cosx y છે જેનું આપણે આ 0 0 પોઇન્ટ પર મૂલ્યાંકન કરી શકીએ છીએ અને આ આપણને 1 આપશે તેથી થર્ડ ઓર્ડર ના ડેરિવેટિવ્ઝ એ જ રીતે આપણે ફરીથી sin x y પર મેળવીશું અને થર્ડ ઓર્ડરમાં ડેરિવેટિવ માટે આપણે θ x પોઇન્ટ પર ગણતરી કરવાની જરૂર છે તેથી θxપોઇન્ટ પર આ θx θ y તરીકે બનશે અને હવે આપણે અહીં આ એકસપાનષન માં સબસ્ટ્યુશન કરી શકીએ તો આપણે 1 મેળવીશું આ 0 ફસ્ટઓર્ડર ડેરિવેટિવ કન્ડિશન હતી ત્યારબાદ ફરીથી અહીં એક વેલ્યુ હતી અને ત્યારબાદ આપણે આ ટર્મમાં થર્ડ ઓર્ડરના ડેરિવેટિવ્ઝનું sin કરીએ છીએ તેથી આપણી પાસે sin θx θ y અને સીમપલ્લીફિકેશન છે તેથી આપણને 1 મળશે આ x y² આ x y³ છે અને પછી આ sin છે કારણ કે તે sin θ x θ y માં પણ કોમન હતું સારું તેથી આપણે બે વેરિયેબલના ફંકશન માટે આ ટેલરનું થીઅરમ શીખ્યા છે અને આ કિસ્સામાં આપણી પાસે જે છે તે જોવાનું છે કે તે ફક્ત 1 વેરિયેબલના આ ફંકશન નું એકસપાનષનછે તેથી આ 1 ની નેઇબરહુડમાં આ પોઇન્ટ છે અને આપણે આ ફંકશનને વિસ્તૃત કરી શકીએ છીએ અથવા આ વેલ્યુ મેળવી શકીએ છીએ અથવા આ વેલ્યુને આ એકસપાનષનની દ્રષ્ટિએ અહીં લખી શકીએ છીએ તેથી આ અહીં ફસ્ટઓર્ડરની કન્ડિશન છે જે આપણી પાસે h ² કે ² સાથેની સેકન્ડ ઓર્ડરની કન્ડિશન છે અને 2 hk છે અને તે જ રીતે આપણે ત્યાં હાયર ઓર્ડર ડેરિવેટિવ્ઝ હશે આ n સુધી અને આ બાકીની ટર્મ છે જે ઘણીવાર એરર અથવા એસ્ટીમેશનમાં એરરનો એસ્ટીમેશન મેળવવા માટે ઉપયોગી છે તેથી આ લેક્ચરની તૈયારી માટે આ રેફરન્સ વપરાય છે ખુબ ખુબ આભાર